છેલ્લા લેક્ચરમાં આપણે લિનીયર મોમેન્ટમ કન્ઝર્વેશન રેખીય વેગમાત્રા સંરક્ષણ Linear Momentum Conservation વિશે ચર્ચા કરી હતી અને આપણે કેટલાક કોયડાઓ સમજ્યા જેમાં રેનોલ્ડ્સ ટ્રાન્સપોર્ટ પ્રમેયનો ઉપયોગ તે કોયડાઓ ના નિરાકરણ માટે હતો આપણે કેટલાક વધુ કોયડાઓ સાથે ચાલુ કરીશું ચાલો આપણે એક ઉદાહરણ લઈએ જ્યાં આપણે એમ કહીએ કે તમારી પાસે નક્કર બોડી છે એમ કહીએ કે કોઇપણ આકારની નક્કર બોડી કદાચ કહો કે ગોળાકાર જેવી અને પ્રવાહી પસાર થઈ રહ્યુ છે અને તે પ્રવાહી મુક્ત પ્રવાહમાંથી વેગ એટલે કે એકસમાન વેગ u∞ સાથે આવે છે અને નક્કર હાજરીને કારણે વેગ અસ્ત વ્યસ્ત થઈ જાય છે અને જો તમે સોલીડ થી થોડા દૂર જાઓ છો અને જો તમે વેગ પ્રોફાઇલ દોરશો તો વેગ પ્રોફાઇલ કંઈક આવો મળે છે ચાલો આપણે રેખાચિત્ર બનાવીએ કે તેનું વેગ પ્રોફાઇલ કેવું છે ચાલો આપણે કહીએ કે વેગ પ્રોફાઇલ આ રીતે બદલાય છે આ પછીના એક પ્રકરણમાં આપણે જોઈશું કે તે કયા પરિબળો છે કે જે આ વેગ પ્રોફાઇલ કેવી હોવી જોઈએ તે નક્કી કરે છે અથવા આ વેગ પ્રોફાઇલની વિવિધતાનું સ્વરૂપ કેવું હોવું જોઈએ તે નક્કી કરે છે પરંતુ હાલનાં સમય માટે આપણે કહીએ કે આ ગુણાત્મક રેખાચિત્ર છે તે દર્શાવે છે કે કેવી રીતે વેગ પ્રોફાઇલ બદલાય છે ધારો કે તે વેગ પ્રોફાઇલ મધ્ય રેખાના સંદર્ભમાં તદ્દન સપ્રમાણ છે અને વેગ પ્રોફાઇલ એવી છે કે તે એકદમ મધ્યમાં છે બરાબર જો તમે તેને તદ્દન સપ્રમાણ રીતે એકદમ મધ્યમાં દોરો તો તે ન્યૂનતમ જેવું છે અને પછી તે બંને બાજુ વધે છે અને આપેલ ઊંચાઇ પર લગભગ 'u' અનંત પર પહોચે છે ચાલો આપણે કહીએ કે આ ઊંચાઈ કે જેના પર તેની કિંમત લગભગ u∞ થાય છે તે 'a' છે ચાલો આપણે કહીએ કે આ વેગ પ્રોફાઇલ x અને y યામોને કોઓર્ડિનેટ્સ coordinates અનુલક્ષીને લખવામાં આવી છે ચાલો આપણે કહીએ કે x એ અક્ષીય દિશા છે અને y એ આડી દિશા ટ્રાંસવર્સ દિશા transverse direction છે અને વેગ પ્રોફાઇલ નીચેનાં સમીકરણ દ્વારા આપવામાં આવે છે તેથી પ્રશ્ન એ છે કે પાણી અથવા પ્રવાહી દ્વારા નક્કર બોડી પર લગાડવામાં આવતા કુલ ડ્રેગ ફોર્સ કેટલા છે ચાલો ધારી લઈએ કે પ્રવાહીની ઘનતા 'રો' rho ρ છે અને આપણે તેના આધારે આ પરિમાણો શોધવા છે આપણે તેના જેવાજ સમાન કોયડા નુ નિરાકરણ કરેલું જ્યારે આપણે એક ફ્લેટ પ્લેટ ઉપરના પ્રવાહના કોયડા નુ નિરાકરણ કરતા હતા અહી આ એક ફ્લેટ પ્લેટ ઉપર વહેતો પ્રવાહ નથી આ કેટલાક બોડી માંથી વહેતો પ્રવાહ છે કે જે મનસ્વી નિયંત્રણ ધરાવે છે પરંતુ નીતિ અથવા તત્વજ્ઞાન ની રીતે તે કોયડા નુ નિરાકરણ સમાન રહે છે તેથી આપણે મૂળભૂત રીતે નિયંત્રણ વોલ્યુમ કંટ્રોલ વોલ્યુમ control volume ઓળખવું પડશે અને નિયંત્રણ વોલ્યુમ પર નેટ બળ કેટલુ છે તે જોવું પડશે તેથી નિયંત્રણ વોલ્યુમને ઓળખવા માટે તે જુઓ કે નિયંત્રણ વોલ્યુમના કેટલાક ભાગને અમુક ઇનલેટ અને આઉટલેટ છે તેથી એક ઇનલેટ આ છે જે સીધો આગળ છે અને પ્રવાહ અંદર તરફ દાખલ થઈ રહ્યો છે આઉટલેટ આ સીધું છે અને તમે જોઈ શકો છો કે આઉટલેટ ફક્ત y a માટે જાણવા લાયક છે અથવા y a કારણ કે તેનાથી આગળ વેગ એકસમાન રહે છે તેથી જો નિયંત્રણ વોલ્યુમ આના જેવું કંઈક લો જ્યાં આપણે એક ઇનફ્લો બાઉન્ડ્રી અંદર તરફના પ્રવાહની સીમા inflow boundary એક આઉટફ્લો બાઉન્ડ્રી બહાર તરફના પ્રવાહની સીમા outflow boundary અને આજુબાજુની અન્ય સીમાઓની આરપાર આપણને કોઈ પ્રવાહ જોઈએ નહીં તેથી અન્ય સીમાઓ ની ધાર શું હોવી જોઈએ ત્યાં પ્રવાહરેખાઓ હોવી જોઈએ જેમાંથી કોઈ પ્રવાહ પસાર ન થાય તેથી ચાલો આપણે કહીએ કે આપણે આના જેવી પ્રવાહરેખાઓ ને ધ્યાનમાં લઈએ છીએ અને તે આડી રેખાઓ નથી તે ત્રાંસી રેખાઓ છે ચાલો આપણે તેને રજૂ કરવા માટે થોડુંક મોટું કરીએ ચાલો આપણે કહીએ કે આ એક અંતિમ પ્રવાહરેખા છે આ બીજી અંતિમ પ્રવાહરેખા છે તેથી આ પ્રવાહરેખાઓ છે ધ્યાનમાં રાખો કે આ પ્રવાહરેખાઓ ધરાવતું નિયંત્રણ વોલ્યુમ પસંદ કરવું જરૂરી નથી પરંતુ સારું એ છે કે અહી આપણે ક્રોસ ફ્લો વિશે વિચાર કરવાની જરૂર નથી પરંતુ જો આપણે થોડીક આડી રેખાઓ પસંદ કરીએ અને ઉપર અને નીચે અને કહીએ કે આ લંબચોરસ ટુકડો નિયંત્રણ વોલ્યુમની રચના કરે છે તો પછી ત્યાંથી ક્રોસ ફ્લો વહેશે અને તેની સાથે સંબંધિત ગણતરીઓ કરવી પડશે આ નિયંત્રણ વોલ્યુમ પસંદ કરવા માટે ની અનુકુળતા માત્ર જ છે કદાચ તમે નિયંત્રણ વોલ્યુમમાં ફક્ત પાણીને ધ્યાનમાં લઈ શકો છો તેથી નક્કર ભાગને બાકાત રાખો હવે આપણે નિયંત્રણ વોલ્યુમ માટે માસ અને રેખીય વેગમાત્રા સંરક્ષણ માટેના સમીકરણો લખીએ તેથી એક વસ્તુ જે અજાણ છે તે એ છે કે આ ઊંચાઇ h શું છે કારણ કે આપણે જમણી બાજુથી પ્રવાહરેખા સ્ટ્રીમલાઇન streamline બનાવી છે આ સ્તરની ધારથી જ્યાં u ની કિંમત 'u' ઇન્ફીનિટી થાય છે તે બાઉન્ડ્રી લેયર નથી આપણે પછી ચર્ચા કરીશું કે તે અને આવા બાઉન્ડ્રી લેયર વચ્ચે શું તફાવત છે તેથી જ્યારે આપણી પાસે ધાર થી શરૂ થતી પ્રવાહરેખા સ્ટ્રીમલાઇન streamline હોય છે તે પ્રવાહરેખા અહીં કેટલાક મનસ્વી નિયમહીન બિંદુ પર સમાપ્ત થશે જે આપણને ખબર નથી તેથી આપણે તે શોધવાનું છે તો ચાલો આપણે કહીએ કે આપણે ધારને A B C D તરીકે ચિહ્નિત કરીએ છીએ અને તે ઓળખવાનો પ્રયત્ન કરીએ છીએ કે માસના સંરક્ષણ માટેનું સમીકરણ શું છે રેખીય વેગમાત્રાનું સંરક્ષણ કેટલીક રસપ્રદ વસ્તુઓ છે જે આપણે આ કોયડાઓમાંથી એક રસપ્રદ વસ્તુનુ નિરીક્ષણ કરી શકીએ છીએ એવું લાગે છે કે બળ આ પદાર્થના આકાર પર આધારીત નથી પરંતુ તે એક ભ્રમ છે વેગ પ્રોફાઇલ વેલોસિટી પ્રોફાઇલ velocity profile પદાર્થ નો આકાર શું છે તેના પર ખૂબ આધાર રાખે છે તેથી આપણે વેગ પ્રોફાઇલની ધારણા કરી છે પરંતુ આ એવું નથી કે તે માત્ર મનસ્વી રીતે આવે છે આ વેગ પ્રોફાઇલ જે પણ છે તે વેગ પ્રોફાઇલ બોડીના આકારમાંથી આવવી જોઈએ બોડીના આકારને અનુરૂપ અને તેથી તે માટે બોડી નો આકાર જટીલ બને છે હવે બીજી વાત એ પણ સમજાશે જેમ કે બળ પ્રવાહીની સ્નિગ્ધતા પર આધારિત નથી તેવું દેખાય છે તેથી તે એક પ્રકારની સાહજિક વસ્તુ જેવું નથી કે તમે સ્નિગ્ધતાને કારણે બળની અપેક્ષા કરો કારણ કે જો ત્યાં કોઈ સ્નિગ્ધ અસર નહી હોય તો કદાચ ખેંચાણ નહી હોય અહીં કોઈ સ્નિગ્ધતા પરિમાણ ની હાજરી નથી ત્યાં બે મહત્વપૂર્ણ અસરો છે જે અગત્યની છે જે અહીં પ્રચલિત છે એક સ્નિગ્ધ અસર છે બીજી બોડી ની આકૃતિ છે બોડી ની આકૃતિ ઉપરથી પ્રવાહી વહેતા દબાણમાં પરિવર્તન આવે છે તેથી એક ભૌમિતિક અસર છે બીજી સ્નિગ્ધ અસર છે અને આ વેગ પ્રોફાઇલ જે બની છે એ તેનુ સંયુક્ત પરિણામ છે એકવાર તમે વેગ પ્રોફાઇલ વેલોસિટી પ્રોફાઇલ velocity profile મેળવો પછી જુઓ કે તે જ અભિન્ન એવું સંતુલન આપી રહ્યું છે અભિન્ન સંતુલન તેની નેટ ઇફેક્ટ તે વ્યક્તિગત બિંદુઓમાં સૂક્ષ્મ રીતે જે બન્યું છે તે નથી પરંતુ તે એક સંપૂર્ણ પરિણામ દર્શાવે છે પરિણામ એ આઉટલેટ પરની કેટલીક વેગ પ્રોફાઇલ છે અને આ પ્રકારનું કુલ પરિણામ મહત્વપૂર્ણ છે કારણ કે તમે તેને પ્રાયોગિક ધોરણે માપી શકો છો પ્રાયોગિક રૂપે પોઇન્ટ ટુ પોઇન્ટ માપન મુશ્કેલ છે તે અશક્ય નથી પરંતુ તે કરવું હંમેશાં વધુ ખર્ચાળ છે પરંતુ પ્રાયોગિક રૂપે તમે ઓછામાં ઓછુ આપેલ વિભાગ પર વેગ પ્રોફાઇલ શોધી શકો છો આપેલ વિભાગ માટે તમારી પાસે જુદા જુદા ચકાસણીઓ કરવા માટેના સાધનો હોઈ શકે છે જે બધા પિટોટ ટ્યુબની ચકાસણીઓ કરવા માટેના સાધનો ની જેમ સરળ નહીં હોય ચકાસણી કરો પરંતુ આ વિભાગમાં તમે વેગનું માપન કરી શકો છો જે મુશ્કેલ નથી અને એકસમાન વેગ જે મુક્ત પ્રવાહનો વેગ છે તેની કિંમત તમે જાણો છો તેથી ઇનલેટ અને આઉટલેટમાં વેગ પ્રોફાઇલ શું છે તેની પ્રાયોગિક સમજણથી તમે પ્રાયોગિક રીતે ગણતરી કરી શકો છો અથવા પ્રાયોગિક ડેટામાંથી ગણતરી કરી શકો છો કે ડ્રેગ ફોર્સ શું છે અને તેની મર્યાદા એ છે કે ડ્રેગ ફોર્સ વધારવા માટે ફ્લો ફિલ્ડ flow field પ્રવાહ ક્ષેત્ર એક બિંદુથી બીજા બિંદુમાં કેવી રીતે બદલાય છે તે દર્શાવતું નથી પરંતુ તે એકીકૃત અર્થમાં સંપૂર્ણ અસર દર્શાવે છે હવે તે એક બિંદુથી બીજા બિંદુમાં કેવી રીતે બદલાય છે તે માટે આપણે સ્નિગ્ધ પ્રવાહ માટેના સંબંધિત વિકલન સમીકરણ તરફ ધ્યાન આપવું પડશે તે આપણે આપણા આગલા પ્રકરણમાં સમજીશું